જ્યાં સુધી એડ્રેસ મલ્ટિપ્લેક્સિંગનો સંબંધ છે ત્યાં સુધી જ્યારે તે એક બાહ્ય પ્રોગ્રામ મેમરી સાથે જોડાયેલ હોય છે કે જે EPROM છે ત્યારે આપણને 8051 મળ્યું છે તેથી આ પોર્ટ 0 થી એક્સટર્નલ એડ્રેસ બસ છે તેથી આપણને આ પોર્ટ 0 મળ્યું છે તેથી પોર્ટ 2 ઉચ્ચ ઓર્ડર એડ્રેસ બસ A8 થી A15 બિટ્સ પ્રદાન કરે છે પોર્ટ 0 એ મલ્ટિપ્લેક્સ્ડ એડ્રેસ્ડ ડેટા બસ છે તેથી લોઅર ઓર્ડર એડ્રેસ બસને મલ્ટિપ્લેક્સિંગ માટે એક 74373 લૅચ માંથી પસાર કરવામાં આવે છે અને ALE સિગ્નલ 7 4 3 7 3 ની g પિન સાથે જોડાયેલ છે જેના દ્વારા આપણે આ ALE સિગ્નલ સક્રિય થાય ત્યારે બસમાં સરનામું ઉપલબ્ધ હોય છે અને તે અહીં બંધ થાય છે તેથી જ્યાં સુધી આ EPROM સંબંધિત છે તે સતત સરનામાં બસ સરનામાં બિટ્સ A7 થી A15 અને a જ્યારે આ PSEN બાર લાઇન સક્રિય થાય છે ત્યારે તેને જપ્ત કરે છે તેથી તે આ EPROM ચિપના OE બાર પિન સાથે જોડાયેલ છે તેથી OE બાર એ રીડ બાર જેવો જ છે જે આપણે કહ્યું છે તેથી તે આ છે તેથી આઉટપુટ ઇનેબલ છે તેથી બાર લાઇન વાંચો તેથી જ્યારે આ રેખાઓ આપવામાં આવે છે તો EPROM ડેટા બસ પર સામગ્રી મૂકશે અને પોર્ટ 0 દ્વારા ડેટા બસ 8051 સુધી પહોંચશે તેથી આ રીતે આપણે બાહ્ય પ્રોગ્રામ મેમરીને 8051 ચિપ સાથે જોડી શકીએ છીએ તેથી આપણે તેને એક્સટર્નલ કોડ મેમરી પણ કહીએ છીએ કારણ કે આ એક્સટર્નલ પ્રોગ્રામ મેમરી સામાન્ય રીતે પ્રોગ્રામ ધરાવે છે અલબત્ત કેટલાક કિસ્સાઓમાં તમે કનેક્ટ કરી શકો છો અને તે ડેટા પણ મૂકી શકો છો પરંતુ સામાન્ય રીતે તેથી તેને પણ માત્ર કોડ તરીકે જ ગણવામાં આવશે તેથી જો આપણે સમય રેખાકૃતિમાં જોઈએ તેથી જો આ ઓસિલેટર ઘડિયાળ છે જે આપણી પાસે છે તેથી આપણે આ સમયે આ ALE સિગ્નલ એક્ટિવેટ કર્યું છે તે સમયે પોર્ટ 0 પર ગમે તે હોય આ લોઅર ઓર્ડર એડ્રેસ બિટ્સ મૂકવામાં આવશે અને તે અહીં અનુભવાશે તેથી તે આ બિંદુએ બંધ થઈ જશે અને તે પછી જ્યારે આ PSEN બાર લાઇન ઓછી થઈ જશે તેથી PSEN બાર લાઇન ક્યારે જાય છે તે નીચાથી ઉચ્ચ તરફ સંક્રમણ કરે છે તેથી તે બિંદુ તરીકે લેવામાં આવે છે કે જ્યાં ડેટા બસ પાસે ઓપકોડ ઉપલબ્ધ હશે તેથી આ બિંદુએ PC લો ના આ સક્રિયકરણ અને આ PSEN બારના સક્રિયકરણ વચ્ચે મેમરી ઓપકોડને ડેટા બસ પર મૂકે તેવી અપેક્ષા છે તેથી ઓપકોડ આ રીતે કોઈપણ સમયે ઉપલબ્ધ થશે અને જ્યારે PSEN બાર લાઇન નીચાથી ઉચ્ચ તરફ સંક્રમણ કરે છે ત્યારે માત્ર ઓપકોડ મેમરી દ્વારા લેવામાં આવશે તેથી તે પ્રોટોકોલ છે કે મેમરીએ ઓપકોડને તેટલા સમય માટે ઉપલબ્ધ રાખવો જોઈએ અને પછી આ 8051 આ PSEN બાર લાઇન દ્વારા આ ઓપકોડને સમજશે અને આ મૂલ્ય અહીં ફરીથી વાંચવામાં આવશે પછીથી ક્યારેક ALE સિગ્નલ ઓછું થઈ જશે અને જ્યારે તે નીચું જઈ રહ્યું હોય તો લોઅર ઓર્ડર એડ્રેસ બસને લોઅર ઓર્ડર એડ્રેસ બસ પોર્ટ 0 પર નીચલા એડ્રેસ પર લૅચ કરવા માટે તેનો ઉપયોગ મૂલ્ય તરીકે થશે તેથી તમે જુઓ કે આ સિગ્નલ જ્યારે ઘટી રહ્યા હોય ત્યારે તેનો ઉપયોગ મૂલ્યોને સમજવા માટે થાય છે અથવા તેવી જ રીતે આ ALE સિગ્નલ જ્યારે સંક્રમણને ઊંચાથી નીચું બનાવે છે તેથી તેઓ વાસ્તવમાં ટ્રિગરિંગ પોઇન્ટ અને આ PSEN બાર લાઇન તરીકે લેવામાં આવે છે તેથી જ્યારે તે PSEN બાર છે ત્યારે તે આ પૂરક છે તેથી જ્યારે તે નીચાથી ઉચ્ચમાં સંક્રમણ કરે છે ત્યારે ડેટા મૂકવા માટે મેમરી માટે તે બિંદુને ટ્રિગરિંગ બિંદુ તરીકે લેવામાં આવે છે તેથી આ રીતે આ સમગ્ર કામગીરી થાય છે અને બાહ્ય કોડ મેમરી એક્સેસ રીડિંગ આ રીતે થાય છે બીજી તરફ જો આપણે ડેટા મેમરી કનેક્શન એટલે કે એક્સટર્નલ ડેટા મેમરી કનેક્શનમાં તપાસ કરીએ તો આપણને આના જેવું કનેક્શન મળ્યું છે તો અહીં પણ આપણને એક કિલો બાઈટ RAM મળી છે તેથી આપણી પાસે એક કિલો બાઈટનો અર્થ એ છે કે તે RAM માં 10 સરનામાં રેખાઓ હશે તેથી આ નીચલા સરનામાંની બસ છે કે જે A0 થી A7 સાથે જોડાયેલ હોવી જોઈએ અને આ A8 અને A9 છે તેથી આ મેમરી ચિપમાં 10 એડ્રેસ લાઇન A0 થી A9 છે તેથી A0 થી A7 પોર્ટ 0 થી આ મલ્ટીપ્લેક્સીંગ દ્વારા 7 4 3 7 3 અને આ A8 અને A9 દ્વારા એડ્રેસ બસના આ ડિમલ્ટિપ્લેક્સીંગ દ્વારા આવશે તેથી આ બે પોર્ટ 2 બીટ નંબર 0 અને બીટ નંબર 1 પરથી આવી રહ્યા છે તેથી બાકીના બિટ્સ જોડાયેલા નથી તેથી જેમ આપણે જાણીએ છીએ કે તે ફોલ્ડિંગ અને તે બધા તરફ દોરી શકે છે તેથી આપણે તેમાં જઈશું નહીં તેથી આપણે ત્યાં અન્ય બિટ્સ હોવા પર ધ્યાન આપતા નથી તેથી ત્યાં તે ફોલ્ડિંગ તરફ દોરી શકે છે પછી રીડ બાર લાઇન જે આપણી પાસે છે તે રીડ બાર લાઇન આ RAM ચિપના OE બાર અથવા આઉટપુટ સક્ષમ સાથે જોડાયેલ છે અને WR બાર લાઇન એ RAM ચિપના WR પિન સાથે જોડાયેલ છે તેથી અન્ય કોઈ ડીકોડિંગ કરવામાં આવ્યું નથી તેથી આ CS બાર પિન ગ્રાઉન્ડેડ છે તેથી આ RAM હંમેશા સક્ષમ છે તેથી જ્યારે પણ એડ્રેસ બસ પર એડ્રેસ મૂકવામાં આવે છે અને આ સિગ્નલ RD બાર અથવા WR બાર આપવામાં આવે છે ત્યારે મેમરી સેલની સામગ્રી પોર્ટ 0 દ્વારા વાંચવા માટે ડેટા બસ પર ઉપલબ્ધ હશે તેથી તે સિવાય આ PSEN બાર લાઇન સાથે આપણું કોઈ જોડાણ રહેશે નહીં તેથી જો તમારી પાસે કોઈ બાહ્ય EPROM ન હોય તો આ PSEN બાર ક્યારેય કનેક્ટ થશે નહીં અને જો EPROM છે તો તે PSEN બાર લાઇન EPROM સાથે જોડાયેલ હોઈ શકે છે અને આ EA બાર લાઇન પણ બાહ્ય ઍક્સેસ છે તેથી તે ઉચ્ચ સાથે જોડાયેલ છે કારણ કે જ્યાં સુધી કોડનો સંબંધ છે ત્યાં સુધી આ એક્સટર્નલ એક્સેસ કરી રહ્યું નથી આ કોડ એક્સેસ નથી તેથી આ ડેટા એક્સેસ છે તેથી ત્યાં કોઈ સમસ્યા નથી ઉપરોક્ત ટાઈમિંગ ડાયાગ્રામમાંથી ફરીથી આ બાહ્ય ડેટા મેમરી એક્સેસ MOVX સૂચના દ્વારા કરવામાં આવે છે અને આપણે આ MOVX સૂચનાને પછીથી વિગતવાર જોઈશું પરંતુ મૂળભૂત રીતે તેનું ફોર્મેટ કંઈક આના જેવું હોય છે તેથી તે MOVX DPTR જેવું છે અને A અથવા અન્ય વિકલ્પ એ રજિસ્ટરમાંથી ડેટાને DPTR રજિસ્ટર જોડી દ્વારા નિર્દેશિત મેમરી સ્થાન પર મેળવવાનો છે અને સંચયકર્તાને મેમરી સ્થાનની સામગ્રી મેળવવા માટે સંગ્રહ કરવા માટેનું બીજું સંસ્કરણ છે તેથી ત્યાં તમે તેને MOVX ADPTR તરીકે લખો તેથી તે MOVX સૂચનાઓના 2 સંસ્કરણો છે તેથી તેઓ બાહ્ય ડેટા મેમરી એક્સેસ માટે બાહ્ય ડેટા મેમરી એક્સેસ માટે છે તેથી તે MOVX નો ઉપયોગ કરે છે અને તે MOVX ટિપ્પણી અથવા MOVX સૂચનાનો ઉપયોગ કરે છે તેથી તે કેવી રીતે કાર્ય કરે છે તેથી તમે જુઓ કે પહેલા તેને મેમરીમાંથી સૂચના મેળવવી પડશે તે હેતુ માટે એવું ધારીએ કે આ Opcode આ સૂચના બાહ્ય મેમરીમાં છે તેથી આ PSEN બાર લાઇન સક્રિય છે તેથી તમે બાહ્ય ROM બાહ્ય EPROM માંથી Opcode મેળવો છો તેથી આ સિવાય આપણે આ એક્સટર્નલ ROM ને કેવી રીતે એક્સેસ કરવું તેની ચર્ચા કરી ચૂક્યા છીએ પછી ALE સિગ્નલ એક્ટિવેટ થાય છે અને લોઅર ઓર્ડર એડ્રેસ આપવામાં આવે છે અને હાયર ઓર્ડર એડ્રેસને PC પર મૂકવામાં આવે છે અને આ PSEN બાર લાઇન આપવામાં આવે છે અને જ્યારે PSEN બાર ડેટા બસ પર Opcode MOVX Opcode ઉપલબ્ધ હોય છે ત્યાર પછી ડીકોડર તે MOVX સૂચનાને ડીકોડ કરશે અને હવે તે બીજા તબક્કામાં જશે અને બીજા તબક્કામાં તે રીડ બાર લાઈન મૂકે છે તેથી DPTR રજિસ્ટર તે બે જોડી DPH અને DPL થી 8 બીટ રજિસ્ટર ધરાવે છે જ્યારે DPTR એ 16 બીટ રજિસ્ટર છે તેથી આ DPH છે તેથી તે પોર્ટ 2 પર મૂકવામાં આવશે કારણ કે આ બાહ્ય સરનામાં દ્વારા બસ બાહ્ય RAM સાથે જોડાયેલ હશે તેથી તેને ત્યાં મુકવામાં આવશે અને આ DPL છે તેથી આ ફરીથી ડેટા બસ સાથે મલ્ટિપ્લેક્સ કરવામાં આવશે તેથી તે પોર્ટ 0 છે તેથી આ આને મૂલ્ય આપે છે તેથી લોઅર ઓર્ડર એડ્રેસ બસ મલ્ટિપ્લેક્સ્ડ છે તેથી નીચલા ક્રમમાં સરનામા બસમાં મૂલ્ય DPL મૂકો તેથી હાઇ ઓર્ડર એડ્રેસ બસને DPH ની સામગ્રી મળી છે અને લોઅર એડ્રેસ બસ સામગ્રી અથવા DPL પર નિયંત્રણ ધરાવે છે અને પછી આ રીડ બાર સિગ્નલ સક્રિય થાય છે અને આ રીડ બાર સિગ્નલ RAM થી તે સમય સુધીમાં નીચાથી ઉચ્ચ તરફ સંક્રમણ કરે છે બાહ્ય RAM ડેટા બસ પર ઉપલબ્ધ હોવી જોઈએ તેથી આ વધતી ધાર પર મૂલ્ય 8051 ચિપ દ્વારા લેવામાં આવશે અને ફરીથી તે આ છે તેથી MOVX સૂચના હવે પૂર્ણ છે તેથી ડેટા એ છે કારણ કે તે મૂળભૂત રીતે A રજિસ્ટરમાં મેમરી સ્થાનની સામગ્રી વાંચી રહ્યો છે તેથી રીડ બાર સિગ્નલ એ જ રીતે આપવામાં આવે છે કે જો તમે લખવા માંગતા હોવ અને જો તમે બાહ્ય મેમરી પર A રજિસ્ટરની સામગ્રી લખવા માંગતા હોવ તો તેથી તે કિસ્સામાં WR બાર સિગ્નલ આપવો જોઈએ અને અહીં બાહ્ય ડેટા ઇનપુટમાંથી આવવાને બદલે તે A રજિસ્ટર એક્યુમ્યુલેટરમાંથી આવશે આ રીતે આ કનેક્શન એક્સટર્નલ કોડ મેમરીની જેમ થાય છે જેથી એક્સટર્નલ કોડ મેમરી કનેક્શન માટે તે આપણને પોર્ટ 2 7 દ્વારા પૂરી પાડવામાં આવેલ આ ઉચ્ચ ઓર્ડર એડ્રેસ બસ P2 એ A8 થી A 15 સાથે જોડાયેલ છે અને પછી પોર્ટ 0 મલ્ટિપ્લેક્સ એડ્રેસ ડેટા બસ પ્રદાન કરે છે તેથી આ 8 બિટ્સ તેઓ RAM ચિપની ડેટા બસ અને ROM ચિપની ડેટા બસ સાથે જોડાયેલા છે અને તે લેચ 74LS73 લેચ પર પણ જાય છે જ્યાં તેને ALE સિગ્નલ દ્વારા મલ્ટિપ્લેક્સ કરવામાં આવે છે અને આ ડિમલ્ટિપ્લેક્સ્ડ એડ્રેસ બસ આ છે ડિમલ્ટિપ્લેક્સ્ડ ડેટા બસ ALE સિગ્નલ 74373 PSEN બાર લાઇનના g પિન સાથે જોડાયેલ છે OE બાર સાથે જોડાયેલ છે અને CS બાર લાઇન ગ્રાઉન્ડ છે અને આ EA બાર લાઇન ગ્રાઉન્ડ છે તેથી તેનો કોઈ અર્થ નથી કારણ કે તે ડેટા એક્સેસ નથી તેથી તેનો કોઈ અર્થ નથી તેથી બાહ્ય ડેટા મેમરી એક્સેસ માટે આ તે વસ્તુ છે જે WR બાર લાઇન લખવા માટે જોડાયેલ છે અને રીડ બાર લાઇન PSEN બાર સાથે જોડાયેલ છે તેથી આ કિસ્સામાં PSEN જરૂરી નથી તેથી જો અહીં કનેક્શન દર્શાવ્યું ન હોય તો PSEN બાર અર્થપૂર્ણ નથી અને ALE સિગ્નલ G સાથે જોડાયેલ છે તેથી બાકીની વસ્તુ બદલાતી નથી તેથી P 0 થી 7 અહીં આ લોઅર ઓર્ડર એડ્રેસ બસના લેચિંગના લેચિંગ પર જાય છે અને ડેટા બસ D0 થી D7 સાથે જોડાયેલ છે તેથી આ EA બાર છે તેથી આ ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે એટલે કે એક્સટર્નલ મેમરી એક્સેસ છે તેથી આ EA બાર લાઇન અગાઉના કેસમાં ગ્રાઉન્ડેડ છે પણ આ A બાર લાઇનને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી કારણ કે આપણે બાહ્ય મેમરી એક્સેસ કરી રહ્યા હતા તેથી બંને કિસ્સાઓમાં બાહ્ય મેમરી ત્યાં થોડી વધુ વિગતો હશે જ્યાં જોવા મળશે કે આ EA બાર લાઇન આ બાહ્ય લાઇન ઍક્સેસ અને આંતરિક ઍક્સેસ વચ્ચે કેવી રીતે તફાવત બનાવે છે તો અહીંથી આપણે એક્સટર્નલ એક્સેસ કરી રહ્યા છીએ તેથી EA બાર પિન ગ્રાઉન્ડેડ હોવી જોઈએ અને તે કોડ મેમરી એક્સેસ માટે પણ આપણે એક્સટર્નલ મેમરી એક્સેસ કરી રહ્યા છીએ ત્યારે આ EA બાર લાઇન ગ્રાઉન્ડેડ હોવી જોઈએ તેથી આગળ આપણે આ બાહ્ય કોડ અને ડેટા સ્પેસને કેવી રીતે ઓવરલેપ કરી શકીએ તે જોઈએ તેથી આ ખૂબ જ સરળ છે કારણ કે પ્રોગ્રામ સ્ટોર કરવા માટે અલગ EPROM નો ઉપયોગ કરવાને બદલે ઘણા કિસ્સાઓમાં શું થાય છે કે આપણે માઇક્રો કંટ્રોલર સાથે આપણી સિંગલ એક્સટર્નલ પુટ સિંગલ RAM ચિપ મૂકીએ છીએ તેથી તે પ્રોગ્રામ મેમરી અને ડેટા મેમરી બંને તરીકે કામ કરે છે તેથી તે હેતુ માટે આપણે શું કરવાનું છે કે આપણે RAM ચિપ લઈએ છીએ અને પછી પ્રોસેસરની આ WR બાર લાઇન RAM ની WR બાર લાઇન સાથે જોડાયેલ છે અને આ RD બાર અને PSEN બાર તેઓ વિષમ છે અને તે છે OE બાર લાઇન સાથે જોડાયેલ છે તેથી ત્યાં કયા EA બાર સિગ્નલ સક્રિય થાય છે તેથી તે RD બાર અથવા PSEN બાર છે તેથી બંને કિસ્સામાં OE બાર લાઇન સક્રિય થશે તેથી આ RAM ડેટા પ્રદાન કરશે તેથી RD બાર સક્રિય થાય છે અને જ્યારે તે કરી રહ્યું હોય ત્યારે ડેટા એક્સેસ કહે છે અને PSEN બાર સક્રિય થાય છે ત્યારે તે પ્રોગ્રામ એક્સેસ કરે છે કારણ કે પ્રોગ્રામ અને ડેટા બંને RAM માં મેમરીમાં રહે છે તેથી આપણે બંને કિસ્સાઓમાં RAM ને ઍક્સેસ કરવાની જરૂર હોય છે તેથી આ સિસ્ટમો માટે ખૂબ જ સામાન્ય પ્રથા છે કે જેને મર્યાદિત માત્રામાં બાહ્ય મેમરી મળી છે તેથી આપણે અલગ ROM અને RAM મુકતા નથી તેથી આપણે એક RAM મૂકીએ છીએ જે ROM નો હેતુ પણ પૂર્ણ કરે છે તેથી આ રીતે આપણે તે ઓવરલેપિંગ કરીએ છીએ તેથી આ રીડ બાર અને PSEN બાર તે બે લાઇન્સ સમાપ્ત થાય છે અને તે રીડ બાર લાઇનને આપવામાં આવે છે તેથી તેમાંથી કોઈપણ હોવી જોઈએ આ રીડ બાર લાઇન ઓછી હશે તેથી આપણને તે અનુરૂપ સિગ્નલ અહીં મળશે જે કહેશે કે તે રીડ ઓપરેશન છે તેવી જ રીતે રાઇટ બાર લાઇન RAM ના રાઇટ બાર પિન સાથે જોડાયેલ છે તેથી બાકીની વસ્તુઓની આપણે પહેલેથી જ ચર્ચા કરી છે તેથી આ એક માત્ર વધારાની વસ્તુ છે જે આપણે કોડ અને ડેટા સ્પેસને ઓવરલેપ કરવા માટે રીડ બાર અને PSEN બારને પુટિંગ ઓફ એન્ડ ઓફ કરવું પડશે તેથી કોડ અને ડેટાસ્પેસના આ બધા ઓવરલેપિંગનો ફાયદો એ છે કે તે RAM ને ડેટા મેમરી તરીકે લખવાની અને ડેટા મેમરી તેમજ કોડ મેમરી તરીકે વાંચવાની મંજૂરી આપે છે તેથી જ્યારે સામાન્ય ROM માં કોઈ કોડ મેમરી નથી ત્યારે આપણે ત્યાં લખતા નથી પરંતુ આપણે ફક્ત ડેટા વાંચીએ છીએ આપણે અને ત્યાંથી આપણે કોડ વાંચીએ છીએ અને પ્રોગ્રામમાં આપણી પાસે રહેલા સ્થિરાંકો હોય છે તેથી તેમને કોડ તરીકે પણ ગણવામાં આવે છે અને તે સ્થિરાંકો પણ ROM માં રાખવામાં આવે છે તેથી જો તમે RAM નો ઉપયોગ કરી રહ્યા હોવ તો ઓપરેશન્સ માટે લખવા માટે છે તેથી તમે WR બાર પિન એક્સેસનો ઉપયોગ કરી શકો છો અને પછી આપણે ડેટા મેમરી તરીકે RAM પર મૂલ્યો લખી શકીએ છીએ અને જો તમે પ્રોગ્રામને એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો તમે તે PSEN બારનો ઉપયોગ કરી શકો છો અથવા જો તમે ડેટા પાર્ટને એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો RAM ના પછી તમે રીડ બાર લાઇનનો ઉપયોગ કરી શકો છો તો આ બધું કરવાથી શું ફાયદો છે તેથી આ પ્રોગ્રામને બહારથી RAM માં ડેટા તરીકે ડાઉનલોડ કરવાની અને RAM માંથી કોડ તરીકે એક્ઝિક્યુટ કરવાની મંજૂરી આપશે તેથી ઘણી વખત શું થાય છે કે આ માઇક્રોકન્ટ્રોલર આધારિત સિસ્ટમો સાથે તેઓને પર્સનલ કોમ્પ્યુટર સાથેના પ્રોગ્રામ સાથે ઈન્ટરફેસ મળે છે અને પછી ડાઉનલોડ કેબલ દ્વારા આપણે પ્રોગ્રામને કીટમાં ડાઉનલોડ કરીએ છીએ તેથી પ્રોગ્રામ પ્રથમ PC પર વિકસાવવામાં આવ્યો છે તેથી આપણે સિમ્યુલેશન અને તે બધું કરીએ છીએ તેથી જ્યારે આપણે સંતુષ્ટ થઈએ છીએ ત્યારે આપણે PC પર તે પ્રોગ્રામ માટે ઑબ્જેક્ટ કોડ જનરેટ કરીએ છીએ અને પછી તે ઑબ્જેક્ટ કોડ 8051 કિટ પર ડાઉનલોડ થાય છે અને જ્યારે આપણે આ કરી રહ્યા છીએ ત્યારે જો તે ROM હોય તો આપણે તે ROM ના પ્રોગ્રામિંગ માટે જવું પડશે અને તે મોંઘું છે કારણ કે જો આપણે ફરીથી કંઈક બદલવા માંગતા હોઈએ તો ભૂંસી નાખવું પણ RAM ની તુલનામાં થોડું મુશ્કેલ બનશે તેથી તેના બદલે જો આપણને કોડ મેમરી તરીકે ઉપયોગ કરવા માટે RAM મળી હોય તો આપણે ફક્ત તે જ લખી શકીએ છીએ જે આપણે RAM પરની કિંમતો લખી શકીએ છીએ તેથી તે રીતે આખો પ્રોગ્રામ RAMમાં ડાઉનલોડ કરી શકાય છે અને પછી આપણે તે RAMનો પ્રોગ્રામ તેમજ ડેટા બંને માટે ઉપયોગ કરી શકીએ છીએ તેથી જો તમે મેમરી સ્ટ્રક્ચરમાં જુઓ કે જે આપણી પાસે છે તો પ્રોગ્રામ મેમરી સ્ટ્રક્ચર આના જેવું હોય છે તેથી આપણને આ કુલ સરનામાની જગ્યા મળી છે જે 8051 પાસે 0000 થી FFFF છે હવે 0000 થી એક્સેસ કરવા માટે હવે જો તમે આને એક સમાન EA બાર બનાવો છો તો તેનો અર્થ એ છે કે આપણે આંતરિક મેમરીમાંથી એક્સેસ કરી રહ્યા છીએ અને જો તમે EA બારને 0 ની બરાબર બનાવશો તો તે ડેટા મેમરીમાંથી એક્સેસ કરશે તેથી જો તમે આ રીતે કરો છો તો શું થાય છે કે તમને આ ભાગ મળ્યો છે તેથી તમે તમારા સમગ્ર પ્રોગ્રામને એક્સટર્નલ મેમરીમાં મૂકી શકો છો જેથી કરીને જ્યારે A બાર 0 હોય ત્યારે તમારી આખી મેમરી એક્સટર્નલ મેમરી આપણી પાસે રહેલા એક્સટર્નલ EPROM તરીકે કામ કરશે તેથી બાહ્ય રીતે આપણે 64K ને જોડીએ છીએ તેથી પ્રોગ્રામ મેમરીનો પ્રકાર અને પછી આ PSEN બાર લાઇન સક્રિયકરણ દ્વારા આ સમગ્ર બાહ્ય ચિપને ઍક્સેસ કરવામાં આવશે અને જ્યારે જો તમે આ EA બાર લાઇનને એક સમાન બનાવો તો પ્રારંભિક ઍક્સેસ માટે તે આંતરિક મેમરીનો ઉપયોગ કરશે પરંતુ તે પછી તે બાહ્ય મેમરીનો ઉપયોગ કરશે કે જ્યારે તે આ મહત્તમ સરનામું પૂર્ણ કરશે ઉદાહરણ તરીકે 8051 માં આપણી પાસે 4 કિલો બાઈટ ઓફ ઇન્ટરનલ મેમરી આંતરિક ROM છે તેથી જ્યારે આગલા સરનામાંથી આ સમાપ્ત થશે ત્યારે તે આ બાહ્ય મેમરીને ઍક્સેસ કરશે બીજી તરફ આ ડેટા મેમરી ભાગ માટે આપણને આ 00 થી FF મળ્યું છે તેથી તે ખૂબ જ આંતરિક મેમરી હશે અને FF થી આગળ હશે તેથી તે બાહ્ય મેમરીને ઍક્સેસ કરશે તેથી કારણ કે આંતરિક મેમરી માટે માત્ર 128 બાઇટ્સ છે તેથી પહેલા આ 00 થી 127 તે આંતરિક મેમરી હશે અને પછી 128 હશે તેથી તે બાહ્ય મેમરીને ઍક્સેસ કરશે અને તે MOVX સૂચના દ્વારા શોધી કાઢવામાં આવશે તેથી જ્યારે પણ તમે MOVX સૂચનાઓનો ઉપયોગ કરો છો ત્યારે તે બાહ્ય મેમરીનો ઉપયોગ કરશે અને જ્યારે પણ તમે MOV સૂચનાનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો તે આંતરિક મેમરીનો ઉપયોગ કરશે તેથી જોશો કે ત્યાં બે ડેટા મૂવમેન્ટ સૂચના છે જ્યાં એક MOV અને બીજી MOVX છે તેથી MOV આંતરિક ઍક્સેસ માટે છે તેથી આ આંતરિક છે અને બાહ્ય માટે MOVX છે તમે અમુક અર્થમાં કહી શકો છો કે હું કહી શકું છું કે તે કિસ્સામાં 8051 પાસે કુલ ડેટા મેમરી 64K છે અને આ 128 બાઈટ આંતરિક છે તેથી આ 64K બાહ્ય વત્તા આ 128 બાઈટ આંતરિક એટલે કે પ્રોગ્રામ મેમરી બાજુ માટે આપણી પાસે રહેલી કુલ ડેટા મેમરી છે જો એ બાર 0 ની બરાબર હોય તો કુલ મળીને જ્યારે પણ તે એક્સેસ કરશે ત્યારે તે કુલ ઍક્સેસ કરશે તેથી તે આ બાહ્ય મેમરીને ઍક્સેસ કરશે જો કે જો આ A બાર લાઇન 1 ની બરાબર છે અને આ મહત્તમ સરનામું 4K છે તો 0 થી 4K માટે સરનામાં શ્રેણી 0 થી 4K માટે તે આ મેમરીને ઍક્સેસ કરશે અને જ્યારે સરનામું આ 4K થી આગળ જશે ત્યારે તે બાહ્ય મેમરી ઍક્સેસ કરશે જો EA બાર લાઇન એક સમાન હોય તો 0 અને 4K વચ્ચેના સરનામા માટે તે આંતરિક મેમરી આંતરિક ROM ને ઍક્સેસ કરશે અને 4K પછી તે બાહ્ય ROM નો ઉપયોગ કરશે જ્યારે જો A બાર લાઇન કોઈપણ સરનામાં માટે તે કિસ્સામાં 0 ની બરાબર હોય તો ઓપકોડ મેળવવા અથવા સૂચના મેળવવા માટે બાહ્ય મેમરી પર જશે તેથી તે ખૂબ જ લવચીક બનાવે છે તેથી આપણે આપણી જરૂરિયાત મુજબ આ સિસ્ટમને ગોઠવી શકીએ છીએ ઘણી બધી માઇક્રોકન્ટ્રોલર ડેવલપમેન્ટ કિટ્સમાં તેઓ આ રીતે કાર્ય કરે છે તેથી તેઓ ફક્ત આ સમગ્ર મેમરીને ફક્ત બાહ્ય મેમરી તરીકે જ મેપ કરે છે અને તમે તે કરી શકો છો અથવા ઘણા અથવા અન્ય કિસ્સાઓમાં શું કરવામાં આવે છે કે તેમાં આ A બાર લાઇન તેના બરાબર એક સમાન કરવામાં આવશે તેથી જ્યારે તે આંતરિક મેમરીને ઍક્સેસ કરે છે ત્યારે તે ઓપરેટિંગ સિસ્ટમ કોડ મોનિટર પ્રોગ્રામ્સને પકડી રાખવા માટે બનાવવામાં આવે છે અને તે બધું અને વપરાશકર્તા પ્રોગ્રામ્સ બધા બાહ્ય મેમરીમાં હોય છે તેથી તે પણ તે રીતે કરવામાં આવે છે તેથી જો આપણે આ એક ચિપ મેમરીને વધુ વિગતવાર જોઈએ તો તમે તે શોધી શકો છો કે આપણને કુલ 256 બાઇટ્સ મળ્યા છે તેથી તેમાંથી 128 બાઈટ કે જે 00 થી 7F છે આપણી પાસે કેટલીક વિશેષ વિશેષતા હશે અને બાકીના 80 થી FF માં આપણી પાસે પ્રથમ 0 થી 1F ની કેટલીક અન્ય વિશેષતા હશે તેથી આપણી પાસે સામાન્ય હેતુના રજીસ્ટરો છે તેથી તેઓ CPU રજિસ્ટર છે તેથી તમારા 8085 જેવા માઇક્રોપ્રોસેસરથી વિપરીત આપણી પાસે અલગ CPU રજિસ્ટર નથી કારણ કે હવે મેમરી કે આંતરિક મેમરી પણ ચિપનો એક ભાગ છે તેથી મેમરીની તુલનામાં CPU માં કંઈક અલગ રાખવાનો કોઈ અર્થ નથી તેથી જ આ નોંધણી થાય છે તેથી તેઓ બીજું કંઈ નથી પરંતુ આંતરિક RAM માં કેટલાક સ્થાનો 0 થી 1f છે તેથી તે આ છે કે આપણને આ સામાન્ય હેતુના રજિસ્ટર મળ્યા છે પછી સ્થાન 20 થી 2F તેઓ થોડું એડ્રેસેબલ છે તેથી તમે વ્યક્તિગત બિટ્સને ઍક્સેસ કરી શકો છો કારણ કે આપણે જાણીએ છીએ કે મેમરીને શબ્દનું કદ મળ્યું છે તેથી તે શબ્દનું કદ આપણે જે પણ ચર્ચા કરી છે તેમાં છે તે આઠ બીટ શબ્દ છે તેથી જો તમે કોઈ સ્થાનને ઍક્સેસ કરી રહ્યાં હોવ તો તેનો અર્થ એ છે કે તમે એક સમયે આઠ બિટ્સને ઍક્સેસ કરી રહ્યાં છો પરંતુ ઘણા કિસ્સાઓમાં આપણે વ્યક્તિગત બિટ્સને અલગથી ઍક્સેસ કરવા માંગીએ છીએ અને તે હેતુ માટે આપણી પાસે મેમરીનો એક ભાગ છે જે થોડું એડ્રેસેબલ છે લોકેશન 20 આઠ બીટ પહોળું છે અને આ દરેક સ્થાનોને અલગથી એક્સેસ કરી શકાય છે તે સેટ કરી શકાય છે અને અલગથી રીસેટ કરી શકાય છે અને પછી 30 થી 7F આપણી પાસે આ સ્ક્રેચ પેડ છે જે આપણી પાસે છે તેથી આ કોઈ અન્ય હેતુ માટે છે તેથી તમે તેનો ઉપયોગ અસ્થાયી સ્થાનો તરીકે કરી શકો છો અને કેટલીકવાર આપણે તેનો ઉપયોગ સ્ટેક સ્થાન વગેરે તરીકે કરીએ છીએ તેથી તે તે પ્રમાણે કરવામાં આવે છે અને તે પછી આપણને તે સ્થાનો કેટલાક 80 થી 8F મળ્યા છે તેથી ઉપલી 128 RAM છે તેથી માટે તે કેટલાક વધારાના સ્થાનો છે જે આપણી પાસે છે તો આ નીચેનો ભાગ ક્યાં છે તેથી તમે પ્રત્યક્ષ અને પરોક્ષ સંબોધન બંનેનો ઉપયોગ કરી શકો છો તેથી આપણી પાસે અહીં ફક્ત પરોક્ષ સરનામું હોઈ શકે છે અથવા વિશેષ ફંક્શન રજીસ્ટર માટે સીધું સરનામું હોઈ શકે છે તેથી જેમ જેમ તમે આગળ વધશો તેમ આપણે તેમને સમજાવીશું તેથી આ CPU રજીસ્ટરનો પ્રથમ ભાગ છે કે જેના વિશે આપણે વાત કરી છે તેથી રજીસ્ટરો આપણે ત્યાં ખરેખર 32 રજીસ્ટર છે અને આ દરેક આ 32 રજીસ્ટર તેઓ ચાર બેંકો બેંક 0 બેંક 1 બેંક 2 અને બેંક 3 માં વિભાજિત થયેલ હોય છે અને કોઈપણ સમયે કોઈપણ સમયે ફક્ત એક બેંક ઓફ રજીસ્ટર સક્રિય હોય છે તેથી આ R0 થી R7 રજિસ્ટર ધરાવતી સૌથી નીચી બેંક છે પછી આપણી પાસે R0 થી R7 સુધીની બેંક એક છે તેથી આપણી પાસે અલગ અલગ રજિસ્ટર્ડ બેંકો છે તેથી આ સામાન્ય હેતુ રજિસ્ટર બેંક 00 થી 1F છે અને તમે પ્રોસેસર સ્ટેટસ વર્ડ રજિસ્ટરમાં બે બિટ્સ દ્વારા આ બેંક પસંદગીને નિયંત્રિત કરી શકો છો જે PSW 2 અને 3 તરીકે ઓળખાય છે તેથી PSW એ પ્રોસેસર સ્ટેટસ વર્ડ રજિસ્ટર છે તે બીટ છે નંબર 2 અને 3 નો ઉપયોગ રજિસ્ટર્ડ બેંક પસંદ કરવા માટે થઈ શકે છે તેથી આ મદદરૂપ થાય છે કારણ કે ત્યાં શું થાય છે કે અગાઉ 8085 પર ચર્ચા કરતી વખતે આપણે જોયું છે કે જો આપણે એક પ્રોગ્રામમાંથી જઈ રહ્યા હોઈએ કે જે આપણે પ્રોગ્રામ પર એક્ઝિક્યુટ કરી રહ્યા છીએ અને કોઈ વિક્ષેપ આવે છે તો તે તમામ રજિસ્ટર્સને સાચવવાની જવાબદારી ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન ની છે અને કોઈપણ ઑપરેશન કરતા પહેલા બૉડી માં ઉપયોગ કરવા જઈ રહ્યો છે કારણ કે જો પ્રોગ્રામ જે વિક્ષેપિત થયો છે તે કદાચ તે મૂલ્યોનો ઉપયોગ કરી રહ્યો છે અને ફરીથી પાછા જતી વખતે તેણે તે સૂચના લખતા પહેલા તે તમામ રજિસ્ટર મૂલ્યોને પુનઃસ્થાપિત કરવી જોઈએ હવે તે ખર્ચાળ છે કારણ કે ત્યાં ઘણા પગલાં ભરવાના છે તેથી આ કિસ્સામાં 8051 માં આપણને એવી લવચીકતા મળી છે કે આપણે ફક્ત બેંકો વચ્ચે સ્વિચ કરી શકીએ છીએ અને મુખ્ય પ્રોગ્રામ બેંક 0 નો ઉપયોગ કરી રહ્યો છે તેથી જ્યારે આપણે વિક્ષેપિત સેવા રૂટીનમાં હોઈએ છીએ તો આપણે ફક્ત બેંક 1 પર સ્વિચ કરી શકીએ છીએ જેથી આ વિક્ષેપિત સેવાની દિનચર્યા છે તે તમામ મેનીપ્યુલેશન્સ કરવામાં આવશે તેથી તેઓ બેંક વન રજીસ્ટરને અસર કરશે તેથી બેંક 0 રજીસ્ટર કરે છે તેઓ અપરિવર્તિત રહેશે તેથી પછીથી સબ પ્રોગ્રામ અથવા સબ રૂટિનમાંથી પાછા ફરતી વખતે તમે ફક્ત બેંકોને ફરીથી બદલી શકો છો જેથી મૂળ બેંક પુનઃસ્થાપિત થાય તેથી આ સંદર્ભ સ્વિચિંગ પ્રક્રિયામાં મદદ કરે છે તેથી સંદર્ભ સ્વિચિંગ ઝડપી બને છે તેથી એમ્બેડેડ એપ્લીકેશનો હોવાથી આપણે રીઅલ ટાઇમ ફેશનમાં પ્રતિસાદ આપવા માટે ઝડપી સંદર્ભો મેળવવા માંગીએ છીએ તેથી આ મદદરૂપ છે